તેથી રેઝોનન્સ માટે ગમે તેટલી થોડી થિયરીઓ છે તે આપણે જોઈ છે હવે આપણે એક સરળ ઉદાહરણ લઈશું તેથી આ એક સરળ સિરીઝની RLC સર્કિટ છે આ RL આપવામાં આવે છે અને આ ફેરાડની 320 પીક છે અને જો આ ઇન્સ્ટન્ટેનીઅસ પોલારિટી જોઈએ છે તો લઈ શકે છે અને આ વોલ્ટેજ 0 85 વોલ્ટ છે તેથી આ RLC સર્કિટ હશે જે આપણે કરવાનું છે તેથી તે તેમાં લખ્યું છે તેથી આ ઉદાહરણ L છે કે જેને આપણે રેઝોનન્સ માટે કહીએ છીએ તેના જો Q50 અને f0175 કિલો હર્ટ્ઝ હોય તો L ની વેલ્યુ શોધો તેમજ સર્કિટ કરંટ કેપેસિટર ઉપરના વોલ્ટેજ અને સર્કિટની બેન્ડવિડ્થ પણ શોધો તેથી આ સમસ્યા છે આ સર્કિટ છે અને આ તે છે જે આપણે નક્કી કરવાનું છે તે બધું અહીં આપવામાં આવ્યું છે તેથી પ્રથમ વસ્તુ આપણે જાણીએ છીએ કે રેઝોનન્સ ફ્રિક્વન્સી f012π √LC છે તેથી f0 ને 175 કિલો હર્ટ્ઝ આપવામાં આવે છે તેથી તે છે 175 10312 π √LC જેને આપણે C કહીએ છીએ તેને 320 ફેરાડની પીક 320 10 12 L આપવામાં આવે છે જેમાંથી L2 58 મિલી હેનરી મળશે હવે આપણે XLLω જાણીએ છીએ તેથી L આપણને તે 2 58 10 3 મળી છે તે હેન્રી 2π f0175 103 હર્ટ્ઝમાં છે તેથી તેનો અર્થ XLLω થાય જે Ω છે તેથી તે 2840 Ω છે તેથી ક્વૉલિટી ફેક્ટર Qω0 LR છે તેથી આ ω0 ને શું કહે છે ω0 જેનો અર્થ Rω0 LQ છે તેથી અહીં ફક્ત આ બધા વેલ્યુઝને સબસ્ટીટ્યુટ કરો તેથી R56 8 Ω મળશે તેથી આ રીતે આપણને ખરેખર L મળ્યું છે તે 2 58 મિલી હેનરી છે અને જો f0 આ એક 2π f0 આપવામાં આવે તો એક વસ્તુ છે અહીં એક કરેક્શન છે તે ω0 2π f0 છે મને લાગે છે કે એક 2π મિસીંગ છે ફક્ત આ જવાબ તપાસો મને લાગે છે કે આ જવાબ સાચો છે કદાચ આ હું ચૂકી ગયો છું તે ω0 હશે તેથી Q50 આપવામાં આવે છે આ Rω0 LQ વસ્તુ છે કૃપા કરીને આ તપાસો આશા છે કે આ સાચું છે તેથી આ પછી રેઝોનન્સ સર્કિટનો ઇમ્પેડન્સ R મળી ગયું છે જે રેઝોનન્સ XLXC ઉપર છે તેથી ZR તે 56 8 Ω છે તેથી I0VR તેથી V જે 0 85 વોલ્ટ ડિવાઇડેડR આપવામાં આવે છે તેથી 14 96 મિલી એમ્પીયર તેથી VCI0ω0 C પણ છે તેથી આનો અર્થ એ છે કે તે R I0ન્યૂમરેટર અને ડિનોમિનેટર મલ્ટીપ્લાયR R I0ω0 C R છે તેથી તેનો અર્થ છે VCQ V છે તેથી તેનો અર્થ એ કે જો R I 0V અને ω0 C R કહેવામાં આવે તો તે 1ω0 C RQ હશે તો તે Q V હશે તેથી સમગ્ર કેપેસિટરમાં વોલ્ટેજ 50 0 85 હશે V 0 85 વોલ્ટ છે અને Q 50 છે તેથી તે 42 5 વોલ્ટ છે અને બેન્ડવિડ્થ ω2 ω1 છે અથવા તે રેડિયન પ્રતિ સેકન્ડ અથવા f 2 f 1 હર્ટ્ઝમાં છે તેથી Q જાણીએ છીએ આપણે આ Q ω0 ω2 ω1 f0f 2 f 1 f0બેન્ડવિડ્થ લખી શકીએ છીએ તેથી બેન્ડવિડ્થf0Q જ્યારે f0 ના સંદર્ભમાં લો ત્યારે તે હર્ટ્ઝમાં છે તેથી 175 103 ડિવાઇડેડQ 50 તેથી 3 5 કહો કિલોહર્ટ્ઝ તેને બેન્ડવિડ્થ કહે છે હવે ઉદાહરણ 2 તેથી આ એક સરળ ઉદાહરણ છે માત્ર એટલું જ છે કે મેં અહીં હમણાં જ કહ્યું કે ω0 વાસ્તવમાં 2π f0 છે હું કદાચ 2π ચૂકી ગયો હોઈશ ફક્ત જવાબ તપાસો કે તે 2π લેવામાં આવે છે કે નહીં તેથી તે 56 8 છે માત્ર તે તપાસો તેથી આ પછીની એક આકૃતિમાં બતાવેલ સર્કિટ માટે છે જે R1I બતાવીશ કે સર્કિટ R1 0 5 Ω અને R3 0 5 Ω C1 6 માઇક્રોફેરાડ અને C2 12 માઇક્રોફેરાડ L1 25 મિલી હેનરી અને L2 15 મિલી હેનરી આપેલ છે તેથી રેઝોનન્સની ફ્રિક્વન્સી નક્કી કરો જે પ્રથમ છે બીજું સમગ્ર સર્કિટનો Q અને 3જું કોઇલ L1 નો Q અને કોઇલ L2 નો Q ઇન્ડિવિડ્યુઅલી રીતે શોધો તેથી આ મારી સિરીઝ સર્કિટ છે આ રઝિસ્ટન્સ 0 5 Ω આપેલ છે આ કોઇલ L1 છે તેનો રઝિસ્ટન્સ 0 5 Ω છે ઇન્ડક્ટન્સ 25 મિલી હેનરી છે આ સિરીઝમાં બે કેપેસિટર્સ 6 માઇક્રોફેરાડ અને 12 માઇક્રોફેરાડમાં છે અને આ કોઇલ L2 છે તેનો રઝિસ્ટન્સ 1 5 Ω છે અને ઇન્ડક્ટન્સ 15 મિલી હેનરી છે આ સમસ્યા છે તેથી હવે પ્રશ્ન સર્કિટના ઇમ્પેડન્સનો છે તેથી L આ 25 મિલી હેનરી અને 15 મિલી હેનરી છે તો કુલ ઇકવીવેલન્ટ શોધી કાઢવામાં આવે છે જેને L કહેવામાં આવે છે તેથી તે 25 15 એટલે 40 મિલી હેનરી છે અને આ બે કેપેસિટર સિરીઝમાં છે એટલે કે ઇકવીવેલન્ટ મેળવવા માટે તે રઝિસ્ટન્સ સિરીઝ પેરેલલમાં દેખાય છે તેથી તે 6 126 12 હશે તેથી આ 4 માઇક્રોફેરાડ હશે તેથી C6 126 124 માઇક્રો ફેરાડ છે અને પછી R આપણે જાણીએ છીએ કે f012π √L C છે તે 12π 40 મિલી હેનરી છે તેથી 40 10 3 4 10 6 કેપેસિટર 4 માઇક્રો ફેરાડ છે તેથી આ વાસ્તવમાં f01048π હર્ટ્ઝ અથવા ω0 2 5 103 રેડિયન પ્રતિ સેકન્ડ મળશે કાં તો હર્ટ્ઝ અથવા રેડિયન પ્રતિ સેકન્ડ હશે તેથી હવે સમગ્ર સર્કિટનો Q તે Lω0 R હશે તેથી આ L વસ્તુ જે પણ હોય ત્યાં આપણે તેને શું કહીએ છીએ આ L 40 10 3 છે સંપૂર્ણ સર્કિટ માટે આ 2 5 10 3 રેડિયન પ્રતિ સેકન્ડ સાચું છે વાસ્તવમાં આ 4040 બનશે તેથી આ ત્યાં નથી આ મારી ક્લાસ નોટ છે તેથી બધા સુધારાઓ વાસ્તવમાં એક જ વસ્તુ માટે કરવામાં આવ્યા છે જે મેં તેને અહીં સ્કેન કર્યું છે તેથી આ 40 છે તેથી આ સાચું છે તેથી આ ટવાઈસિંગ નથી આ વાસ્તવમાં 40 છે તે અહીં સાચું લખ્યું છે આ અહીં 40 છે તેથી સમગ્ર સર્કિટનો Q 40 છે તેથી ચાલો મને તે સ્પષ્ટ કરવા દો તો પછી આ જે કોઇલ L1 નું Q તે છે કોઇલ L1 ω0 R1 માટે 2 5 10 3 ને શું કહે છે ω0 2 5 103 રેડિયન આ વસ્તુને શું કહે છે તે રેડિયન પ્રતિ સેકન્ડ છે તે અહીં ω0 આપવામાં આવે છે અને અહીં આ એક L1 ખરેખર આ એક 25 મિલી હેનરી છે તેથી અહીં આ એક તેને હું ઠીક કરવા દો તે L125 નહીં કે 2 તેથી આ કિસ્સામાં આ જવાબ 12 5 છે તે વાસ્તવમાં 125 હશે તેથી માત્ર તપાસો કે તે મને તે અડધુ કરવા દેશે તેથી તે 25 છે તેથી આ રદ છે અને આ 2 5 છે તેથી જવાબ 125 હશે તેથી આ 12 5 નથી કારણ કે તે 25 મિલી હેનરી છે તેને મેં ભૂલથી લીધેલી છે આ મારી ક્લાસ નોટ છે જે વાસ્તવમાં સુધારેલ છે તેથી એવી જ રીતે L2 ω0 L2 15 મિલી હેનરી અને તે 15 10 3 છે અને તે ω 2 જો તેની ગણતરી કરીએ તો જો આપણે તેની ગણતરી કરીએ તો તે 25 થશે તેથી કૃપા કરીને આ બધા સ્કવેર તપાસો પછી થોડું થોડું તેની ગણતરી હશે આ ત્રણેય કૃપા કરીને તે જાતે કરો જુઓ કે બધી ગણતરીઓ સાચી છે તેથી બેન્ડવિડ્થ એ છે કે આપણે જાણીએ છીએ કે આપણે તેને બેન્ડવિડ્થ f0Q કર્યું છે તેથી આ બધી વસ્તુને શું કહે છે અથવા સબસ્ટીટ્યુટ કહે છે આપણે f0 10 4 8π હર્ટ્ઝ મેળવી છે તેથી અહીં તે 10 48 π છે અને Q જે મળ્યું છે તે એકંદર Q 40 છે આપણને મળેલો આ Q 40 આ 40 છે તેથી તે અહીં સુધારેલ છે તે 40 છે તેથી જો તે લગભગ કરો તો તે 10 હર્ટ્ઝ બની જશે તેથી આ બેન્ડવિડ્થ છે આ 125 નથી આ 40 છે કારણ કે આ 40 છે તેથી આ લગભગ 10 હર્ટ્ઝ હશે તેથી આ એક છે તેથી બીજું ઉદાહરણ 3 છે 5 Ω રઝિસ્ટર ધરાવતી કોઇલ 50 માઇક્રો ફેરાડ કેપેસિટર સાથે સિરીઝમાં જોડાયેલ છે સર્કિટનો રેઝોનન્સ 100 હર્ટ્ઝ ઉપર છે એટલે કે f0100 હર્ટ્ઝ છે તો a કોઇલનું ઇન્ડક્ટન્સ શોધો b જો સર્કિટ 200 વોલ્ટ 100 હર્ટ્ઝ સોર્સ સાથે જોડાયેલ હોય તો કોઇલમાં ડિલિવર થતો પાવર શોધો અને હવે છેલ્લો c વોલ્ટેજ એક્રોસ કેપેસિટર અને કોઇલ કેપેસિટર અને અને d એ સર્કિટની બેન્ડવિડ્થ શોધો આ વસ્તુ તેને શોધવાની છે જ્યારે આ વિડિયો લેક્ચર વાંચો ત્યારે પહેલા તેને નોંધી લો પછી પ્રોબ્લેમ સોલ્વ કરો કરો તેથી કહીએ છીએ કે તે સર્કિટ પોતાની સર્કિટ કરી શકે છે તે દોરવામાં આવતું નથી તે ખૂબ જ સરળ બાબત છે તેથી રેઝોનન્સ ઉપર ω0 1√L C જે જાણે છે તેથી π f01√L C છે તેથી f0 ને 100 હર્ટ્ઝ આપવામાં આવે છે અને C ને 50 માઇક્રો ફેરાડ આપવામાં આવે છે તેથી 50 10 6 ફેરાડ અને તે L છે તેથી L 50 મિલી હેનરી બનશે હવે રેઝોનન્સ ઉપરનો કરંટ VR હશે કારણ કે XL તેથી કરંટ મેક્સિમમ છે તેથી 2005 છે તેથી કરંટ 40 એમ્પીયર છે હવે પાવર I2 R માં ડિસીપેટેડ છે તેથી 40 2 5 જે 8000 વોટ્સ 8 કિલો વોટ છે તેથી વોલ્ટેજ એક્રોસ આ કેપેસિટર વોલ્ટેજ એક્રોસ કેપેસિટર મેગ્નિટ્યુડ I XC છે તેથી I 40 એમ્પીયર છે અને XC1ω C C50 માઇક્રો ફેરાડ છે તેથી 50 10 6 ફેરાડ 2π 100 છે તેથી તે 80002π વોલ્ટની આસપાસ આવે છે અંદાજે આ 1273 2 વોલ્ટ છે આ આ વસ્તુ નથી આ કરેક્ટ વોલ્ટ 1273 2 છે તેથી કોઇલનો ઇમ્પેડન્સ R j Lω છે તેથી તે 5 j 50 10 3 2π 100 છે તેથી તે 5 j 31 4 Ω છે તેથી VLI Z છે તેથી આ 40 છે જે આપણને મળ્યો છે આ jth નું મેગ્નિટ્યુડ મેળવશે તે 1256 વોલ્ટ આપણે મેગ્નિટ્યુડ માત્ર એટલું જ લીધું છે કે આને એંગલ કહે છે તે અહીં લખ્યું નથી તેથી આપણો ઇન્ટરેસ્ટ માત્ર મેગ્નિટ્યુડ છે તેથી આ એક વાસ્તવમાં તે 40 થી મલ્ટીપ્લાય થશે માત્ર તેને તપાસો અને √5 2 31 4 2 જે પણ આવે તે માત્ર તપાસો કે તે 1256 વોલ્ટ હશે અહીં માત્ર મેગ્નિટ્યુડ લખેલું છે જો હું તેને બનાવું તો મારે તેને બાર બનાવવું જોઈએ અહીં 1256 વોલ્ટ લેવામાં આવ્યો છે તેથી હવે કોઇલનો Q 31 45 કહે છે કારણ કે તે XL 31 4 છે અને R 5 છે તેથી તે 6 3 છે તેથી મૂળભૂત રીતે તે છે જેને આપણે કોઇલનો Q0 કહીએ છીએ તેથી તે XL મૂળભૂત રીતે LωR છે તેથી Lω વાસ્તવમાં 31 4 5 છે તેથી તે 6 3 છે અને બેન્ડવિડ્થf0Q0 1006 316 હર્ટ્ઝ છે તો આ સરળ બાબત છે હવે ઉદાહરણ 4 R50 Ω L 0 05 હેનરી આપવામાં આવેલ C સાથે સીરિઝ સર્કિટ 20 માઇક્રો ફેરાડમાં વેરીએબલ ફ્રિક્વન્સી સાથે એપ્લાઇડ વોલ્ટેજ V100 એંગલ 0 વોલ્ટ છે ફ્રિક્વન્સી અહીં વેરીએબલ છે ફ્રિક્વન્સી વેરીએબલ હોવાથી સમગ્ર ઇન્ડક્ટરમાં મેક્સિમમ વોલ્ટેજ શોધો સમગ્ર ઇન્ડક્ટરમાં મેક્સિમમ વોલ્ટેજ શોધવાનું રહેશે કારણ કે ફ્રિક્વન્સી વેરીડ છે હવે Z√R 2 Lω 1ω C 2 જે XL XC2 છે તેથી કરંટ Iમેગ્નિટ્યુડ ઓફ Vમેગ્નિટ્યુડ ઓફ કરંટ √R 2 Lω ω C2 ઓલ સ્કવેર છે તેથી સમગ્ર L VL માં વોલ્ટેજની મેગ્નિટ્યુડ I Lω મેગ્નિટ્યુડ હશે જેથી તેનો અર્થ એ થાય કે XL એક્સેલરેટિંગ I XL છે તેથી XLLω છે તેથી તે ω L V√R 2 Lω ω C ઓલ સ્કવેર હશે તેથી ડેરિવેટિવ d VLd ω0 સેટ કરીને ω ના સંદર્ભમાં આ ઈક્વેશન 1 નું ડેરિવેટિવ લો તેથી અને તેને 0 કહીએ અને ω માટે ઉકેલો જ્યારે VL મેક્સિમમ હોય ત્યારે આપણે ω ની વેલ્યુ મેળવીએ છીએ એટલે કે d VLd ω1 છે તેને સરળ બનાવીને પાવર હાફ ઉપર લખવામાં આવ્યું છે કૃપા કરીને થોડું પોતાનું કરો મારો મતલબ છે કે આ XL ω 2 ત્યાં શું છે તેનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને અહીં સ્કવેર રુટ મૂકો તેથી 2 ½ છે કારણ કે તે ω V√ આ એક છે તેથી 1R છે પછી ડેરિવેટિવ લો અને સરળ બને તો R 2 2 LC 2ω 2 C 20 મળશે R 2 2 LC 2ω 2 C 20 એટલે કે તે ω1√L C √22 R 2 CL મેળવશે પરંતુ આપણે જાણીએ છીએ કે આપણે તે Q0ω0 LR મેળવ્યું છે આપણે 1ω0 C R કર્યું છે જે આપણે કર્યું છે અને જો આપણે Q0 Q0 નો મલ્ટીપ્લાય કરીએ તો Q0 21R 2 C મળશે આ પણ આપણે મેળવ્યું છે તેનો અર્થ એ છે કે આ ટર્મ આ એક R 2 CL1Q0 2 નો રેસિપ્રોકલ છે તેથી અહીં તે 2 1Q0 2 હશે તેથી આ બધી વસ્તુ આપણે મેળવી છે તેનો અર્થ છે કે સબસ્ટીટ્યુટ ω 1√L C2 Q022 Q02 1 તેથી ઈક્વેશન 5 બતાવે છે કે હાઈ Q માટે L ઉપર મેક્સિમમ વોલ્ટેજ આ ω0 એપ્રોક્સિમેટલી 1√L C થાય છે Q ખૂબ હાઈ છે જો Q ખૂબ હાઈ હોય તો 2 Q0 2 1 એપ્રોક્સિમેટલી 2 Q0 2 કહીએ છીએ તેથી આ એક પછી Q0 ખૂબ જ હાઈ છે તેથી આ ટર્મ એકતા બનશે તે કિસ્સામાં જો તે ωઓહ સોરી 1√L C છે તેથી તે એપ્રોક્સિમેટલી વેલ્યુ 1√L C છે હવે જો Q હાઈ હોય તો મેક્સિમમ વોલ્ટેજ પણ સમગ્ર R અને C ઉપર ω0 મેળવવામાં આવે છે જે રેઝોનન્સ ફ્રિક્વન્સી છે તેથી લો Q સાથે VC મેક્સિમમ ω0 ની નીચે જોવા મળે છે અને VL મેક્સિમમ ω0 ઉપર થાય છે માટે આ એક નાની એક્સરસાઇઝ છે આ એક્સપ્રેશન જુઓ તે પહેલેથી જ આપણે રેઝોનન્સ માટે કર્યું છે હવે ઈક્વેશન 2 માંથી તેથી ω √22 L C R 2 C 2 ને સરળ રીતે લખી શકીએ છીએ પછી આ ઈક્વેશનમાંથી જે આ ઈક્વેશનમાંથી આ ઈક્વેશનમાંથી છે હવે આ ઈક્વેશન 2 છે ઈક્વેશન 2 માંથી આપણે આના જેવું લખી શકીએ છીએ તેથી આ રીતે લખી શકો છો તેથી C RL આ તમામ વેલ્યુને બદલે આપવામાં આવે છે દરેક વસ્તુ આપવામાં આવશે ω1414 રેડિયન પ્રતિ સેકન્ડ આ જવાબ છે જ્યારે d VLd ω0 લો ત્યારે આ તે જવાબ છે જેના માટે સમગ્ર ઇન્ડક્ટરમાં વોલ્ટેજ મેક્સિમમ હશે તેથી XLLω 70 4 Ω કૃપા કરીને આ બધી વસ્તુઓની ગણતરી કરો અને Z પછી R j XL XC હશે તેથી તે ગમે તે આવે તે 61 2 એંગલ 35 3 ડિગ્રી Ω છે તેથી IVZ આપણને 100 એંગલ 61 2 ની મેગ્નિટ્યુડ મળે છે તેથી 1 635 એમ્પીયર છે તેથી આ બધી વસ્તુઓ કૃપા કરીને ω મેળવવા માટે સીધી ગણતરી માટે સબસ્ટીટ્યુટ કરો તેથી તે ફક્ત આ ગણતરી કરે છે તેથી VL મેક્સિમમ I XL હશે જે 70 7 છે તેથી 115 5 વોલ્ટ મળશે આ ઉદાહરણ ખૂબ જ રસપ્રદ છે તેથી આ VL મેક્ષ છે તેથી ઉદાહરણ 5 આ કિસ્સામાં આ પેરેલલ સર્કિટ છે આ એક ઇન્ડક્ટિવ સર્કિટ છે તેથી 8 j 6 Ω છે અને આ કેપેસિટીવ સર્કિટ 8 34 Ω છે પરંતુ આ C અલગ અલગ C XC અલગ અલગ છે C શોધવાનું છે જેનું પરિણામ પ્રતિ સેકન્ડ ω0 5000 રેડિયન રેઝોનન્સમાં પરિણમે છે તેથી આ કિસ્સામાં આ સમસ્યા ખૂબ જ સરળ છે કારણ કે ω0 આપેલ છે તેથી પેરેલલ સર્કિટમાં Y18 j 6 18 34 j XC છે તો આ Y છે તો હવે આને શું કહે છે એક મલ્ટીપ્લાય ન્યૂમરેટર અને ડિનોમિનેટર 8 j 6 છે અહીં પણ ન્યૂમરેટર અને ડિનોમિનેટર મલ્ટીપ્લાય8 34 j XC છે સિમ્પ્લિફાઇ પછી આ રિઅલ ભાગ અને આ ઇમેજનરી ભાગ મળશે અને રેઝોનન્સ ઉપર આ ઇમેજનરી ભાગ 0 હશે તેથી જો આ ભાગનો આ ભાગ 0 છે તો XC69 5 XC 2 61000 છે જો આપણે તેને સોલ્વ કરીએ તો XC ની બે વેલ્યુઝ મળશે એક છે તેથી XC8 35 Ω તે 1ω0 C છે તેથી જો ઉકેલો તો હવે કહેવામાં આવતો ω0 ને 5000 રેડિયન પ્રતિ સેકન્ડ આપવામાં આવે તો ધારો કે C 24 માઇક્રોફેરાડ મળશે આ જવાબ છે હવે આગળની આ સર્કિટ RL અને RC માટે RL અને RC નક્કી કરવાનું છે જે તમામ ફ્રિક્વન્સીઝ ઉપર સર્કિટને રેઝોનન્સનું કારણ બને છે બધી ફ્રિક્વન્સીનો અર્થ એ છે કે અહીં આપણે તે મેળવ્યું છે કે જેને આપણે L1√L C મલ્ટીપ્લાયઅમુક ફેક્ટર કહીએ છીએ હવે જો મને યાદ છે તો હવે હું ખરેખર આશા રાખતો નથી કે હું સાચું લખું છું જો મને બરાબર યાદ છે કે તે √L C છે તો કહો કે તે ω બરાબર છે તો ફેક્ટર કે જે RL 2 LC ડિવાઇડેડRC 2 LC કંઈક આના જેવું છે જો RL2RC2 LC હોય તો તે વાસ્તવમાં બધી ફ્રિક્વન્સી ઉપર રેઝોનન્સ છે કારણ કે આ સ્કવેર રુટ આવે છે તે વાસ્તવમાં 00 અવ્યાખ્યાયિત બનશે તેથી તે રેઝોનન્સ સાથે સર્કિટ કરશે જે બધી ફ્રિક્વન્સીમાં થશે આ સ્થિતિ RL અને RC શું છે તે શોધવાનું રહેશે તેથી જવાબ અહીં આપવામાં આવ્યો નથી મેં જાણી જોઈને જવાબ લખ્યો નથી તેથી કૃપા કરીને જ્યારે પણ તે કરો ત્યારે કરો અમને જવાબ જણાવો હું સાચો જવાબ કહીશ તેથી આ સાથે આ રેઝોનન્સ ભાગ સમાપ્ત થઈ ગયો છે તેથી કેટલાક લાક્ષણિક ઉદાહરણો જે આપણે તે પછી જોયા છે તે ખૂબ જ સરળ બાબત એ છે કે તે D C સર્કિટ માટે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ છે તેથી A C સર્કિટ માટે પણ ખૂબ જ સરળ છે કે આપણે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ જોઈશું કન્સેપ્ટ એ DC થી છે જે આપણે પહેલાથી જ શરૂ કરી દીધું છે તેથી આપણે AC થોડું જોઈશું તેથી A C સર્કિટ માટે આ મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ છે હવે ત્યાં 2 3 કેસ 3 કેસ છે તેથી કેસ 1 લોડ વેરીએબલ રઝિસ્ટન્સ RL છે ધારો કે આ મારો વોલ્ટેજ સોર્સ છે V 0 સર્કિટ માટે આપવામાં આવે છે પોલારિટીને આ I દ્વારા વહેતા કરંટ તરીકે ચિહ્નિત કરવામાં આવે છે અને આ Zg Rg j xg ઇમ્પેડન્સ આપેલ છે અને આ RL વેરીએબલ છે કારણ કે DC સર્કિટના કિસ્સામાં DC સપ્લાયમાં આને પણ R થેવેનિન કહે છે અને આ DC સર્કિટના કિસ્સામાં એક V થેવેનિન છે તેથી અહીં પણ ધારો કે આ આપવામાં આવ્યું છે અને પછી મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ માટે RL ની વેલ્યુ શું હશે તેથી જો કરંટ મેગ્નિટ્યુડ જુઓ તો હું Vg અંદાજિત એંગલ 0 બરાબર હશે તે Vg એંગલ 0 છે જો અને તે અહીં મૂંઝવણમાં ન હોવા જોઈએ તો આ Vg એંગલ 0 ડિગ્રી હશે જે આપણે મેગ્નિટ્યુડમાં લીધું છે તેથી કરંટ IVg આ એકસાથે સિરીઝ ઇમ્પેડન્સ છે તેથી R g RL j x g છે તેથી આ મારો કરંટ મેગ્નિટ્યુડ છે હવે શું કહે છે તેથી આ એક માત્ર પકડી છે આ આપેલ ફેઝર છે આ વાસ્તવમાં આપણે એંગલ 0 ડિગ્રી મૂકીએ છીએ કારણ કે Vg મેં એંગલ 0 ડિગ્રી કહ્યું આ એક ફેઝર છે કારણ કે આપણે j મૂક્યો છે તેથી તે ફેઝર ક્વૉન્ટિટી છે મેગ્નિટ્યુડ નથી હવે જ્યારે મેગ્નિટ્યુડ લેશો ત્યારે એબ્સોલ્યુટ લેશે તે Vg√R g RL 2 x g 2 છે તેથી આ મેગ્નિટ્યુડ છે તેથી પાવર વાસ્તવમાં RL ની આજુબાજુ હંમેશા RL ની મેગ્નિટ્યુડ I 2 RL માં હોય છે તેથી આ Vg 2 RLR g RL 2 x g 2 હોઈ શકે છે હવે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ માટે d Pd RL0 છે જો સોલ્વ કરીએ તો તેને 0 બનાવીએ તો R g 2 જે R g 2 x g 2 મળશે જેનો અર્થ RL√R g 2 x g 2 થાય છે અને તે Zg ની મેગ્નિટ્યુડ છે કારણ કે Zg Zg ને rg jxg આપવામાં આવ્યું હતું તેથી તેની મેગ્નિટ્યુડ Zg√ કેપિટલ R √R g 2 છે તે કેપિટલ X છે તે કેપિટલ X કેપિટલ X g 2 પણ છે તેથી જ RL√ માફ કરશો Zg ની મેગ્નિટ્યુડ છે અને જેમ કે x g0 જેમ D C મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ નેચરલી RL R g છે ત્યાં આપણે કરીએ છીએ તે કિસ્સામાં તે RL શું DC સર્કિટ સમાન વસ્તુ હતી તેથી આ ખરેખર તેના માટે છે એટલે કે આ સર્કિટ માટે તેને ધ્યાનમાં રાખવું પડશે આ પ્રકારની સર્કિટ માટે RL √R g 2 j x g 2mod g હશે પરંતુ ક્યારેય RLR g બનશે નહીં તે √mod g √Rg 2 હશે તે RL mod g √Rg 2 xg 2 હશે તેથી આ RL છે તેથી હવે કેસ 2 પછી આ કિસ્સામાં વેરીએબલ રઝિસ્ટન્સ અને વેરીએબલ રિએક્ટન્સ સાથે તે ઇમ્પેડન્સ ZL છે તો અહીં પણ આને શું કહે છે તે પણ મારો Vg એંગલ 0 છે એંગલ અહીં દર્શાવવામાં આવ્યું નથી અહીં પોલેરિટી બતાવવામાં આવી છે અને આ ધારો કે jXg R g j X g છે તે v અને j જેવું કંઈક અહીં આપેલ છે ઇમ્પીડેન્સ ZL એ વેરીએબલ રઝિસ્ટન્સ અને વેરીએબલ રિએક્ટર બંને વેરીએબલ છે તેથી આપણે તને ઈમ્પેડન્સ કહીએ છીએ તેનું વેલ્યુ શોધવાનું છે તેથી હવે કરંટ IVgR g RL j X g j XL ઉમેરો જેમ કે સિરીઝ સર્કિટ ગમે તે હોય તે કરો તો આ મારી આ વસ્તુ છે તેથી કરંટની મેગ્નિટ્યુડ I જેને અહીં એક કહે છે અહીં એક આ વસ્તુ છે આ ત્યાં ન હોવું જોઈએ તેથી તે Vg શું કહીએ છીએ અને જો તમે ઇચ્છો તો અહીં આ એંગલ 0 મૂકી શકો છો તેથી IVg√R g 2 RL 2 X g XL 2 ની મેગ્નિટ્યુડ છે હવે P I 2 RLVg 2 RL ડિવાઇડેડ R g RL 2 X g XL 2 આ ઈક્વેશન 1 છે તેથી મને દો તેથી આ સ્કવેર નથી આ અહીં સારું છે અહીં હું અહીં સુધારીશ હું ભૂલી ગયો છું તેથી આ ત્યાં Vg નથીઆ 1 છે તે સમજી શકાય તેવું છે તેથી હવે જો ઈક્વેશન 1 માં RL ને આ ઈક્વેશન નિશ્ચિત માનવામાં આવે છે તો ધારો કે આપણે તેમાં RL નિશ્ચિત કર્યું છે તો કહો કે RL નિશ્ચિત છે જ્યારે X g XL હોય ત્યારે P ની વેલ્યુ મેક્સિમમ છે તેથી તે X g XL કહેવામાં આવે છે એટલે કે x g XL0 છે તેથી આ ટર્મ અદૃશ્ય થઈ જશે તેથી જો RL નિશ્ચિત રાખવામાં આવે તો પાવર મેક્સિમમ છે તેથી તે કિસ્સામાં P ની વેલ્યુ મેક્સિમમ છે કારણ કે x g XL x g XL એટલે x g x g XL0 છે મારો મતલબ છે કે આ ટર્મ ત્યાં નહીં હોય તેથી તે કિસ્સામાં તે Vg 2RLR g RL 2 હશે જો RL ને નિશ્ચિત રાખવામાં આવે તો તેનો અર્થ એ છે કે ઈક્વેશન એક Vg 2 બનશે આ vg 2 RLR g RL 2 છે આ ઈક્વેશન 2 છે હવે DC સર્કિટમાં RL ને વેરીએબલ તરીકે ધ્યાનમાં લો તો RL વેરીએબલ છે કેસ 1 માં બતાવ્યા પ્રમાણે મેક્સિમમ પાવર લોડને ડિલિવર કરવામાં આવે છે જ્યારે RL Rg હશે ત્યાં પણ પ્રથમ કેસ X gf0 પછી RL Rg હશે તે કિસ્સામાં આપણે તેને XL કહીએ છીએ એટલે કે જો RL Rg અને XL X g હોય તો મેક્સિમમ પાવર લોડ RL Rg ને ડિલિવર કરવામાં આવે છે પછી અહીં ZLRL j XL સર્કિટ છે અને અહીં થિયરમના મેક્સિમમ ભાગ માટે XL X g મૂકો તેથી અહીં જો આપણે XL Xg કહીએ છીએ તો ZLR g j X g પછી ZLZg કોન્ઝયુગેટ છે કારણ કે વાસ્તવમાં Zg R g j X g છે તેથી કોન્ઝયુગેટ Zg R g j X g છે તેથી જ મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ માટે જ્યારે RL અને XL બંને છે જેને આપણે વેરીએબલ કહીએ છીએ તો આ મેક્સિમમ પાવર ટ્રાન્સફર માટે શરત છે જે ZLZg કોન્ઝયુગેટ છે બીજો એક કેસ 3 છે આ કિસ્સામાં ત્યાં ZL છે જ્યાં ત્યાં XL નિશ્ચિત છે પરંતુ RL વેરીએબલ છે આ કેસ 3 છે તેથી તે કિસ્સામાં કૃપા કરીને તે કરો તેથી તે કિસ્સામાં સીધું આ એક ઉમેરો તો R g j X g XL મળશે તેથી તે કિસ્સામાં શું થશે RL સંપૂર્ણ Zg j XL બનશે તેથી RL એ R g j X g XL હશે આ સ્વયં કરી શકે છે તેથી મારું RL બરાબર મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ હશે તે R g 2 X g XL હશે તે કેપિટલ લેવામાં આવે તો કોઈ વાંધો નથી કે આ એક 2 છે આ મેક્સિમમ ટ્રાન્સફર માટે છે સીધા આગળ આપણે આ રીતે લખી રહ્યા છીએ આ આ આ વસ્તુ અને આ વસ્તુ છે તેથી તે R g j X g XL હશે તેથી આ ત્રણ કેસ ત્યાં R છે તેથી હવે આ વસ્તુ સાથે આપણે થોડા સરળ ઉદાહરણ ત્રણ ચાર સરળ ઉદાહરણ લઈશું ધારો કે આકૃતિ 1 ની સર્કિટમાં જે આ આકૃતિ 1 છે તે હું બતાવું છું લોડ ZL માં પ્યોર રઝિસ્ટન્સ RL હોય છે તો RL નું વેલ્યુ શોધો કે જેના માટે સોર્સ મેક્સિમમ પાવર ડિલિવર કરે છે તે આ મેક્સિમમ પાવર પાવરનો ઉપયોગ કરે છે તેથી લોડનો મેક્સિમમ પાવરનો મેક્સિમમ પાવર P ની વેલ્યુ પણ નક્કી કરો તેથી મને તે સ્પષ્ટ કરવા દો તેથી આ સર્કિટ આપવામાં આવી છે આ 10 j 20 Ω છે અને આ ZL ને RL આપવામાં આવે છે એટલે કે તે મૂળભૂત રીતે ફક્ત RL છે અને આ સોર્સ 50 એંગલ 0 વોલ્ટ છે તેથી આપણે જાણીએ છીએ RLmod Zg છે તેથી તે મોડ 10 j 20 હશે તેથી √10 2 20 2 છે તેથી 22 4 Ω આવશે તેથી આપણે IVgZg RL કહીએ છીએ તેથીZg 10 2 j 20 છે અને RL આપણને 22 4 મળ્યા છે તેથી તે 1 31 એંગલ 31 7 ડિગ્રી એમ્પીયર હશે અને તેથી PI 2 R છે તેથી 1 31 2 RL22 4 છે તેથી તે 38 5 વોટ છે તે ખૂબ જ સરળ સમસ્યા છે એવી જ રીતે ઉદાહરણ 2 આ કિસ્સામાં ZLR j XL સાથે ઉદાહરણ 1 નું પુનરાવર્તન કરો RL અને XL એ બંને વેરીએબલ છે મારો મતલબ છે કે આ ઉદાહરણને પુનરાવર્તિત કરો જ્યારે Z RL j XL ઉમેરવામાં આવે અને તમામ ડેટા સમાન રહે છે તેથી આ કિસ્સામાં શું કરી શકાય તે કુલ ઇમ્પેડન્સ આપણે જાણીએ છીએ કે આ માટે RL અને XL બંને વેરીએબલ છે તેથી મારું Zg જે 10 j 20 અને j 20 હતું તેથી ZLZg કોન્ઝયુગેટ જે 10 j 20 હશે તેથી આપણે અમારી થિયરીમાં આ રીતે જોયું છે કે કુલ ઇમ્પેડન્સ Zg ZL Zg 10 j 20 હશે અને ZL 10 j 20 હશે તેથી j 20 j 20 રદ કરે છે તે 20 Ω હશે તેથી I 50 એંગલ 0 ડિગ્રીZ T જે માત્ર 20 છે તેથી તે 2 5 એંગલ 0 ડિગ્રી એમ્પીયર હશે અને PI 2 R છે તેથી જ I 2 એ 25 2 છે અને આ 10 છે તેથી તે RL10 Ω હશે તે 62 5 વોટ હશે તેથી ફક્ત આ શરતોનું પુનરાવર્તન કરો ફક્ત તેને ધ્યાનમાં રાખો તો બધું સરળ થઈ જશે તેથી હવે આકૃતિ 2 માં બતાવેલ સર્કિટમાં બીજી વસ્તુ આ આકૃતિ 2 છે રઝિસ્ટન્સ Rg વેરીએબલ છે એટલે કે આ રઝિસ્ટન્સ Rg 2 અને 55 Ω ની વચ્ચે વેરીએબલ છે એટલે કે R g વાસ્તવમાં તેનો અર્થ છે જો આ રીતે લખો તો તેનો અર્થ એ થાય કે Rg આ 2 અને 55 Ω વચ્ચે રહેલો છે પછી ટર્મિનલ ab ઉપર R g ની વેલ્યુ મેક્સિમમ પાવર ટ્રાન્સફરમાં પરિણમે છે આ મારું ટર્મિનલ A છે અને આ મારો B છે અને આ મારું R g વેરીએબલ છે RL 10 Ω આ મારું Xg 5 Ω છે તેથી આ કિસ્સામાં કહેવાતા વોલ્ટેજ 10 એંગલ 0 આપવામાં આવે છે આકૃતિ 3 માં બતાવેલ નેટવર્કમાં ટર્મિનલ AB માં જોડાયેલ લોડ વેરીએબલ રઝિસ્ટન્સ RL ધરાવે છે RL અને કેપેસિટીવ રિએક્ટન્સ XC કહેવામાં આવે છે તો એમાં જે 2 Ω વચ્ચે વેરીએબલ છે માફ કરશો આ એક માત્ર એક મિનિટ આ એક સમસ્યા માફ કરશો આ પ્રોબ્લેમ વાસ્તવમાં મેં સોલ્વ કરી નથી તેને શોધવાનું છે આ સમસ્યામાં તે શોધો જે વાસ્તવમાં આ અહીં સોલ્વ નથી તેથી આ એક સમસ્યા છે જે સોલ્વ કરી રહી છે તો હવે પછીની સમસ્યા એ છે કે ઉદાહરણનો જવાબ અહીં આપવામાં આવ્યો નથી તેથી આ ખરેખર તેને સોલ્વ કરવા માટે છે મેં તેને અહીં સોલ્વ કરેલ નથી તેથી તેને સોલ્વ કરો પરંતુ મેં તેને અહીં મૂક્યું નથી તે સોલ્વ કરો હવે આકૃતિ 3 માં બતાવેલ નેટવર્કમાં ઉદાહરણ 4 છે ધારો કે ટર્મિનલ A B ઉપર જોડાયેલ લોડમાં વેરીએબલ રઝિસ્ટન્સ RL અને કેપેસિટીવ રિએક્ટન્સ XC હોય છે હું બતાવીશ કે જે 2 Ω અને 8 Ω વચ્ચે વેરીએબલ છે RL અને XC ની વેલ્યુ નક્કી કરો જેના પરિણામે મેક્સિમમ પાવર ટ્રાન્સફર લોડને ડિલિવર થતો મેક્સિમમ પાવર P ની ગણતરી કરવી પડે છે આ તે સમસ્યા છે જેને આપણે અહીં લખેલ કહીએ છીએ અને આ સર્કિટ છે આ વોલ્ટેજ 50 એન્ગલ 45 ડિગ્રી છે આ 3 Ω છે આ j XC વેરીએબલ છે અને આ RL છે j XC અને RL વેરીએબલ છે અને આ 2 Ω j 10 Ω છે આ બે વેરીએબલ છે આ પોઇન્ટ A છે અને આ પોઇન્ટ B છે અને આ સર્કિટ છે હવે પ્રશ્ન એ છે કે v v શોધવાનો અર્થ એ છે કે આપણે DC સર્કિટ માટે સોલ્વ કર્યું છે તેથી v એટલે કે પહેલા આને દૂર કરો ધારો કે તે ત્યાં નથી તો પહેલા તેને દૂર કરો તેથી જલદી તેને દૂર કરો પછી કરંટ I શું છે તે શોધો તેથી હું અહીં લખી રહ્યો છું કરંટ કરંટ I 50 એંગલ 45 ડિગ્રી ડિવાઇડેડઆ 3 2 j 10 છે આ કરંટ I છે કારણ કે આ ત્યાં નથી કારણ કે આપણે ફરીથી ઓપન કરી રહ્યા છીએ કારણ કે મેળવવા માટે તેથી આ કરંટ I છે તેથી એકવાર કરંટ મેળવો તેથી આ ઓપન સર્કિટ છે હું ફરી સર્કિટ દોરતો નથી તેથી આ મારું VAB છે આ મારો v છ કારણ કે આ ઓપન છે આ ઓપન છે આ કંઈ નથી તેથી આ A છે આ B છે તેથી તે VABv છે તેથી આ મારો કરંટ છે આ મારો કરંટ છે I આ મારું વોલ્ટેજ છે જે માય માફ કરશો આ મારું ઇમ્પેડન્સ છે જે મારું 2 0 Ω છે તે ગમે તે આવે તો તે જ વસ્તુ અહીં 50 એંગલ 45 ડિગ્રી લખેલી છે આ 3 5 j 10 તેથી આ 5 j 10 2 j 10 2 j 10 છે આ મારો v છે તો ચાલો મને તે સ્પષ્ટ કરવા દો તેથી આ મારો છે આપણને 45 6 એંગલ 60 3 ડિગ્રી Z મળશે જ્યારે આ એક ત્યાં નથી જ્યારે આ એક આ પોઇન્ટ આ ઓપન છે સરેરાશ હોવું જોઈએDC સર્કિટ તે શરૂ થાય છે તેથી તે ત્રણ ઓપન 2 j 2 એટલે પેરેલલ હશે તેથી તે 3 2 j 10 ડિવાઇડેડ3 2 j 10 હશે તેથી આ મારું Z છે તેથી Z શોધી કાઢો તેથી આ મારું હશે જેને આપણે Z કહીએ છીએ 2 64 j 0 72 Ω હશે પછી ઇકવીવેલન્ટ સર્કિટ આ V છે 45 6 એંગલ 60 3 ડિગ્રી અને આ મારો Z છે 2 64 j 0 72 છે અને બંને વેરીએબલ RL V પણ વેરીએબલ X પણ વેરીએબલ છે તેથી જો બંને વેરીએબલ હોય તો મેક્સિમમ પાવર ટ્રાન્સફર માટે આ કિસ્સામાં ZLz જાણો કારણ કે આ Z છે તેથી તે કોન્ઝયુગેટ છે તેથી તે 2 64 j 7 2 Ω હશે પરંતુ હવે XC 2 Ω અને 8 Ω વચ્ચે એડજસ્ટેબલ છે તેથી XC ની સૌથી નજીકનું વેલ્યુ 2 Ω છે કારણ કે આપણને ખરેખર જે કહીએ છીએ તે 0 72 મળશે પરંતુ XC માત્ર 2 અને 8 Ω વચ્ચે વેરીએબલ છે તેથી નજીકની વેલ્યુ માત્ર 2 Ω છે કારણ કે તે 0 તેથી નજીકની વેલ્યુ 2 Ω છે તેથી XC 2 Ω તરીકે લેવામાં આવે છે તેથી RLmod Zg j XC એ પહેલાથી જ કરી લીધું છે ભૂલી જાઓ કે RL અને XL વેરીએબલ છે તેથી આ કિસ્સામાં તે 2 2 j XC 2 Ω લેવામાં આવેલ હશે તેથી તેનો અર્થ એ કે મારું RL 2 93 Ω બનશે તેથી Z T z બનશે ZL Z શું આ એક છે આ 2 64 j 0 72 અને ZL 2 93 j 2 બનશે કારણ કે કેટલીક રેન્જ આપવામાં આવી છે અહીં કંઈક મળ્યું છે પરંતુ સૌથી નજીકની વેલ્યુ 2 છે 2 અને 8 ની વચ્ચે XC છે તેથી હવે મને જે ગણતરી છે હવે ગણતરી I Z T ને આ વેલ્યુ મળ્યું પછી આ એક I મેળવોZ T 8 એંગલ 73 3 ડિગ્રી એમ્પીયર મેળવશે અને પાવર 82 2 93 એટલે કે 187 5 વોટ મળશે